આપણે વિવિધ સ્પેસીમેન જોઈ રહ્યા હતા જેનો ઉપયોગ પ્લેન સ્ટ્રેઈન ફ્રેક્ચર ટફનેસ માટે થાય છે આપણે કોમ્પેક્ટ ટેન્શન નો સ્પેસીમેન જોયો પછી અમે ત્રણ પોઈન્ટ બેન્ડ સ્પેસીમેન પર આગળ વધ્યા સ્પેસીમેન ફોર ટેસ્ટ મેં કહ્યું હતું આ બહુ લોકપ્રિય સ્પેસીમેન છે મુખ્યત્વે કારણ કે તેને ફેબ્રિકેટ કરવું સરળ છે અને તેને મશીનમાં લોડ કરવા માટેના લોડિંગ ફિક્સચર પણ બનાવવા માટે સરળ છે આપણે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ફેક્ટર માટેના મૂલ્યને પણ જોયા છે પછી આપણે ઉપયોગમાં લેવાતા સ્પેસીમેન અન્ય સ્વરૂપો તરફ આગળ વધીએ છીએ અને હું ઈચ્છું છું કે તમે આનું ટૂ ડાયમેન્શનલ સ્કેચ બનાવો આ C સ્પેસીમેન છે આ ટ્યુબના ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટ માટે ઉપયોગી છે ટ્યુબમાંથી નમૂનો લેવાનું તમારા માટે અનુકૂળ છે અને તમારી પાસે આ ધારથી માપવામાં આવેલ ક્રેક લંબાઈ છે તે જ ક્રેક લંબાઈ તરીકે આપવામાં આવે છે અને આ માટે પણ તમારી પાસે SIF માટે બાઉન્ડ્રી કોલોકેશન સોલ્યુશન ઉપલબ્ધ છે તમારી પાસે સ્પેસીમેન બીજો સમૂહ પણ છે જે ડિસ્ક આકારના કોમ્પેક્ટ ટેન્શન સ્પેસીમેન તરીકે ઓળખાય છે અહીં ક્રેક લંબાઈ લોડ એપ્લિકેશન બિંદુ પરથી માપવામાં આવે છે આ એનું મૂલ્ય છે ટૂ ડાયમેન્શનલ સ્કેચ બનાવો અને આ સ્પેસીમેન શાફ્ટ ના ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટ માટે ઉપયોગી છે અને આ બધા કિસ્સાઓ માટે તમારી પાસે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ફેક્ટરનું મૂલ્યાંકન કરવા માટે એક્સપ્રેશન્સ છે તેથી પ્રયોગમાંથી તમે ક્રિટીકલ લોડ P અને ક્રિટિકલ ક્રેક લંબાઈને માપશો તેથી તેની સાથે તમે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ના ફેક્ટરનો અંદાજ લગાવવાની સ્થિતિમાં હશો અને એક્સપ્રેશન નીચે મુજબ આપવામાં આવી છે આ C સ્પેસીમેન માટે છે તે આ રીતે વાંચે છે KI બરાબર P બાય B w પાવર હાફ ગુણ્યા 3 x ભાગ્યા w અને તમારી પાસે અંતર x અહી ચિહ્નિત થયેલ છે તે લોડ એપ્લીકેશન પોઈન્ટથી શરૂ થતા ક્રેક નું અંતર છે પ્લસ 1 9 પ્લસ 1 1 આલ્ફા જ્યાં આલ્ફા a બાય w રેશિયો છે સમગ્ર ગુણ્યા 1 પ્લસ 0 25 વડે ગુણાકાર 1 માઇનસ આલ્ફા વ્હોલ સ્ક્વેરને 1 માઇનસ r1 વડે r2 વડે ગુણાકાર પછી તમારી પાસે એક ફેક્ટર આલ્ફા પાવર અડધા ભાગ્યા 1 માઇનસ આલ્ફા પાવર 3 વડે 2 ગુણાકાર 3 74 માઇનસ 6 3 આલ્ફા પ્લસ 6 32 આલ્ફા સ્ક્વેર્ડ માઇનસ 2 43 આલ્ફા ક્યુબ આ C સ્પેસીમેન માટે છે અને તમારી પાસે ડિસ્ક આકારના સ્પેસીમેન માટે KI બરાબર PB w પાવર અડધો 2 વત્તા આલ્ફા વડે ગુણાકાર 0 76 પ્લસ 4 8 આલ્ફા માઇનસ 11 58 આલ્ફા સ્ક્વેર્ડ પ્લસ 11 43 આલ્ફા ક્યુબ માઇનસ 4 08 આલ્ફા પાવર 4 ભાગ્યા 1 વ્હોલ આલ્ફા માઇનસ 3 બાય 2 તેથી તમારી પાસે C સ્પેસીમેન તેમજ DCT સ્પેસીમેન માટેના એક્સપ્રેશન્સ છે સ્પેસીમેન પરિમાણો પર પ્રતિબંધો સ્પેસીમેન પરિમાણો પરની મર્યાદાઓ અને હવે આપણે એ જોવા માટે આગળ વધીએ છીએ કે સ્પેસીમેનના પરિમાણો પરના અવરોધો શું છે જ્યારે અમે પ્લાસ્ટિક ઝોન ના મોડેલિંગ ની ચર્ચા કરી ત્યારે આપણે પ્લાસ્ટિક ઝોન ના કદના વિચારણાથી જોયા B જાડાઈ સિગ્મા ys હૉલ સ્ક્વેર દ્વારા ભાગ્યા 2 5 ગણા KIC કરતાં વધુ આપવામાં આવે છે ટેસ્ટમાં પ્લેન સ્ટ્રેઈન સ્થિતિ જાળવવા માટે આ સ્થિતિ જરૂરી છે અને એ નોંધવું રસપ્રદ છે કે જ્યારે સામગ્રી બદલાય છે ત્યારે સ્પેસીમેન જાડાઈ કેટલી હોય છે ધારો કે મારી પાસે એલ્યુમિનિયમ હાઇ સ્ટ્રેન્થ એલોય છે તે લગભગ 15 મિલીમીટર હશે જ્યાં LEFM લાગુ છે બીજી બાજુ જો તમે ન્યુક્લિયર ગ્રેડ સ્ટીલ માટે જાઓ છો તો જો તમે KIC અને સિગ્મા ys ના મૂલ્યોને બદલે જેમાં સ્પેસીમેન કદ એટલે કે જાડાઈ 1020 મિલીમીટર છે હકીકતમાં વ્યક્તિ સ્પેસીમેન પર બેસી શકે છે આવા ચિત્રો કેટલાક સાહિત્યમાં પણ દર્શાવવામાં આવ્યા છે અને તમારી પાસે સ્પેસીમેન તોડવા માટે મશીન નહીં હોય કારણ કે તે ખૂબ જાડું અને ભારે છે તે શક્ય નથી અને આવી પરિસ્થિતિઓમાં LEFM ખરેખર લાગુ પડતું નથી તેથી આ જ કારણ છે કે લોકો ન્યુક્લિયર ગ્રેડ સ્ટીલ માટે EPFM માટે ગયા તમારી પાસે પ્લાસ્ટિક ઝોન વિકસિત છે અને તમારી પાસે તોડવા માટે 1020 મિલીમીટરનો સ્પેસીમેન હોઈ શકે નહીં અને KIC નિર્ધારણ શક્ય નથી પછી તમારે લીગામેન્ટ નું કદ શું હોવું જોઈએ તેના પર પણ વિચારણા કરવાની જરૂર છે એટલે કે w માઈનસ a ની લંબાઈ કેટલી છે જે બદલામાં નક્કી કરે છે w શું હોવું જોઈએ અને a શું હોવું જોઈએ તેથી તમારી પાસે તેના માટે ભલામણો છે પહોળાઈ માટેની ભલામણ એ છે કે તે 5 ગણા KIC થી સિગ્મા ys વ્હોલ સ્ક્વેરર્ડ વડે વિભાજિત કરતાં મોટી અથવા બરાબર હોવી જોઈએ અને કારણ w આ મૂલ્યનું છે બાજુની મુક્ત સપાટીને ક્રેક ટિપ થી દૂર રાખવાનું છે તમે જાણો છો આપણે SIF મૂલ્યાંકનના કિસ્સામાં બેક ફ્રી સરફેસ કરેક્શન ફેક્ટર ફ્રન્ટ ફ્રી સરફેસ કરેક્શન ફેક્ટર પહેલાથી જ જોયું છે તેથી જ્યારે તમે ફ્રૅક્ચર ટફનેસ ટેસ્ટ માટે જઈ રહ્યા હોવ ત્યારે તમે બાજુની મુક્ત સપાટીને દૂર રાખવા માંગો છો તેથી તમારી પાસે w નું મૂલ્ય શું હોવું જોઈએ તેની ભલામણ છે અને તમારી પાસે એક ભલામણ પણ છે કે ક્રેક a ની લંબાઈ કેટલી છે તે 2 5 પોઈન્ટ ગુણ્યા KIC થી સિગ્મા ys હૉલ સ્ક્વેરર્ડ વડે વિભાજિત કરતા વધારે હોવું જોઈએ અને જો તમે ખરેખર નોંધ્યું હોય તો ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ માટેના તમામ પ્રમાણભૂત સ્પેસીમેન્સમાં aw ની કિંમત 0 45 થી 0 55 આસપાસ છે તમે તેને એવી રીતે જાળવો તેથી જો તમે બિન માનક સ્પેસીમેન્સ માટે જાઓ છો તો તમારે વ્યક્તિગત રીતે B કેવી રીતે પસંદ કરવો જોઈએ અને a કેવી રીતે પસંદ કરવો જોઈએ તેની ચિંતા કરવી પડશે પ્રમાણભૂત સ્પેસીમેન્સ કિસ્સામાં સ્પેસીમેન્સ પરિમાણ તેની કાળજી લે છે અને તમે શા માટે ખૂબ લાંબી તિરાડ રાખવા માંગો છો જો મારી પાસે પૂરતી લાંબી તિરાડ હોય તો તમારે ફ્રૅક્ચર માટે માત્ર વાજબી ભાર રાખવાની જરૂર છે તેથી તે તમારી ટેસ્ટ પદ્ધતિને પણ સરળ બનાવે છે તેથી તમારે તે રીતે જોવું પડશે અને તમારી પાસે એક ખૂબ જ રસપ્રદ ટેબલ પણ છે જે સ્ટીલ અને એલ્યુમિનિયમ માટે માન્ય KIC ટેસ્ટો માટે જરૂરી જાડાઈ વિશે ખ્યાલ આપે છે હું ઈચ્છું છું કે તમે 3 અલગ અલગ મૂલ્યો માટે લખો પ્રથમ સ્તંભમાં તમારી પાસે જે છે તે છે સ્ટીલની યીલ્ડ શક્તિ બીજા સ્તંભ એલ્યુમિનિયમ સામગ્રી બતાવવામાં આવે છે યીલ્ડ શક્તિ દર્શાવવામાં આવે છે ત્રીજી કૉલમ KIC ટેસ્ટો માટે જરૂરી જાડાઈ આપે છે તેથી તમે જે શોધી શકો છો જ્યારે મારી પાસે 690 MPa ની યીલ્ડ શક્તિનું સ્ટીલ અથવા 275 MPaનું એલ્યુમિનિયમ હોય ત્યારે તમારે સ્પેસીમેન ની જાડાઈ 76 મિલીમીટરથી વધુ હોવી જોઈએ બીજી બાજુ જો હું ઉચ્ચ શક્તિના એલોય માટે જઉં તો સ્ટીલના કિસ્સામાં જો તે 1380 MPa હોય એલ્યુમિનિયમ માટે 448 MPa હોય તો તેની જાડાઈ 45 મિલીમીટર જેવી છે તેથી તેના લગભગ બે તૃતીયાંશ બીજી બાજુ જો તમે ખૂબ જ ઊંચી તાકાત ધરાવતા એલોય માટે જાઓ છો તો સ્ટીલ અને એલ્યુમિનિયમ 620 MPa માટે 2070 યીલ્ડ શક્તિ છે તમારે માત્ર 6 મિલીમીટર જાડાઈના સ્પેસીમેન ની જરૂર છે જો તમે 3 અલગ અલગ મૂલ્યો માટે લખો તો તે પૂરતું છે આ તમને એક ખ્યાલ આપે છે કેવી રીતે જાડાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમ જેમ તાકાત વધે છે તેમ તેમ જાડાઈ પણ ઘટે છે LEFM ઉચ્ચ તાકાત એલોય માટે આદર્શ રીતે લાગુ પડે છે શેવરોન નોચ તમે જાણો છો છેલ્લા સ્ક્વેરમાં મેં તમને જે કહ્યું હતું તે હતું આપણી પાસે શેવરોન નોચ ની આકૃતિ છે કોડ આપેલા અમુક પ્રતિબંધો છે સ્લોટની પહોળાઈ કેટલી હોવી જોઈએ સ્લોટની લંબાઈ કેટલી હોવી જોઈએ અને ફટીગ ક્રેક નું વિસ્તરણ શું હોવું જોઈએ આ બધા માટે તમારી પાસે ભલામણો આપવામાં આવી છે અને સામાન્ય રીતે શેવરોન નોચનો સ્પેસીમેન આ રીતે બતાવવામાં આવે છે તમારી પાસે અહીં એક લાઇન છે તમારી પાસે અહીં એક લાઇન છે તમારી પાસે અહીં એક લાઇન છે અને અહીં 2 લાઈન પણ છે છેલ્લા સ્ક્વેરમાં મેં તમને એન્જિનિયરિંગ ડ્રોઇંગ ની તમારી સમજણ પર જવા અને આ રેખાઓનું અર્થઘટન કેવી રીતે કરી શકાય તેનું ત્રિ પરિમાણીય ચિત્ર આપવાનો પ્રયાસ કરવા કહ્યું હતું તે આખી આકૃતિમાં તમારી પાસે એક ચાવી છે અને અહીં જ આપણે રોકાયા હતા શું તમારામાંથી કોઈ પણ તે પરિણામો સાથે આવ્યું છે મને લાગે છે કે થોડાક તમે તમારા પરિણામ સાથે આવ્યા છો તમે તમારો હાથ ઊંચો કરી શકો છો અને બીજું કોઈ હા તે સારું છે જો તમે પ્રયાસ કરો છો તો તે ખૂબ સરસ છે તમે જાણો છો તમારે એક પ્રયાસ કરવો પડશે અને ચાલો જોઈએ સ્પેસીમેન કેવો દેખાય છે શેવરોન નોચનો ઉપયોગ ફટીગ ક્રેક વૃદ્ધિના મૂળ અને પ્લેનને નિયંત્રિત કરવા માટે થાય છે તે અહિયાં છે તેથી આ બધી લીટીઓ માટે સમજાવે છે તમારી પાસે આ ઈનકલાન્ડ લાઇન છે જે આ ઈનકલાન્ડ લાઇન ને સમજાવે છે અને આ ઈનકલાન્ડ લાઇન આ રેખાને સમજાવે છે અને તમારી પાસે જે પણ આડી રેખા છે તે તે છે જે તમારી પાસે ઈનકલાન્ડ લાઇન તરીકે છે અને અહીં શું ફાયદો છે જ્યારે હું લોડ લાગુ કરું છું ત્યારે આ ખૂણો સૌથી નબળો બિંદુ છે તેથી ક્રેક અહીંથી ઉદ્ભવશે અને તમે આ ચોક્કસ પ્લેનને નબળા બનાવો છો ક્રેક તે પ્લેનને અનુસરશે તેથી તમે ક્રેક ની ઉત્પત્તિ તેમજ પ્લેન કે જેમાં ક્રેક આગળ વધશે તેને નિયંત્રિત કરવામાં સક્ષમ છો કારણ કે ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટ માટે અમને કુદરતી ક્રેક ની જરૂર છે તમે શેવરોન નોચ ની ચિત્રાત્મક રજૂઆત જોઈ છે હું 2 સ્પેસીમેન લાવ્યો છું એક બલોન મોડેલ છે જે પરસ્પેક્સ જાડી શીટ પર બનેલું છે તમારી પાસે અહીં શેવરોન નોચ છે અને તમારી પાસે કટ ટોચની સપાટી પણ હોય છે અને તમારી પાસે લઘુચિત્ર માપનું કોમ્પેક્ટ ટેન્શનનો સ્પેસીમેન છે જે હું સ્ક્વેરને આપવા માંગુ છું જેથી કરીને શેવરોન નોચ કેવી રીતે બને છે અને તે કેવો દેખાય છે તેની તમારી પાસે જાતે જ સમજ છે ફટીગ પ્રી ક્રેકીંગ પ્રતિબંધો અને ફટીગ પ્રિ ક્રેક મેળવવા માટે લોડિંગ કેવી રીતે લાગુ કરવું જોઈએ તેના પર નિયંત્રણો છે ફોકસ એ છે કે ક્રેક ટીપ ની નજીક પ્લાસ્ટિકની વધુ પડતી વિકૃતિ ટાળવી જોઈએ કારણ કે તમે પ્લેન સ્ટ્રેઈન ફ્રેક્ચર ટફનેસ કરવા ઈચ્છો છો જ્યાં પ્લાસ્ટિક ઝોન ખૂબ જ નાનો છે તેથી અજાણતા તમારે પ્રી ક્રેકીંગ પ્રક્રિયાને ખોટી રીતે કરીને પ્લાસ્ટિક ઝોન ની રજૂઆત ન કરવી જોઈએ ફટીગ તિરાડ વૃદ્ધિના કોઈપણ તબક્કા દરમિયાન K મહત્તમ KQ 0 8 ગણાથી વધુ ન હોવો જોઈએ તમે પહેલેથી જ જોયું છે KQ એ ઉમેદવારની ફ્રેક્ચર ટફનેસ છે કારણ એ છે કે K નું ઊંચું મૂલ્ય ફટીગના તિરાડને વધુ પડતું મંદ કરી શકે છે જે બિન રૂઢિચુસ્ત ફ્રેક્ચર ટફનેસ મૂલ્યો તરફ દોરી જાય છે એટલું જ નહીં છેલ્લા 2 5 ટકા ક્રેક લંબાઈ દરમિયાન લોડ થવો જોઈએ કે K મેક્સ 0 6 KQ કરતા ઓછો હોય અને K મેક્સને યંગના મોડ્યુલસ Youngs modulus દ્વારા 0 32 થી 10 પાવર માઈનસ 3 રુટમાં વિભાજિત કરતા ઓછો હોય તમે જાણો છો આ બધા ખૂબ જ કડક પ્રતિબંધો છે અને હકીકતમાં ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ કરનાર વ્યક્તિએ તેનું પાલન કરવું પડશે અસાઇમેન્ટની સમસ્યાઓમાંથી એક તમને આ અનુભવ આપે છે અને જો તમે તેમ કરશો તો તમે માઇનસમાં માઇનસ તમારી ગણતરીઓમાં આ શરતો કેવી રીતે લાદવામાં આવી શકે તે સમજવાની સ્થિતિમાં હશો તેથી તમારી પાસે ફટીગ પ્રી ક્રેકીંગ માટે ભલામણોનો સમૂહ છે અને તે તમે આખરે મૂલ્યાંકન કરવા જઈ રહ્યા છો તે મૂલ્ય શું છે તેની સાથે જોડાયેલ છે તેથી એક પ્રાથમિકતા તમને ખબર નથી કે KQ શું છે આ તે છે જ્યાં પડકાર રહેલો છે જ્યારે તમને નવી સામગ્રી આપવામાં આવે ત્યારે તમારી પાસે વાજબી અનુમાન નું કાર્ય હોવું જોઈએ પ્રાયોગિક પ્રક્રિયા અને પ્રાયોગિક પ્રક્રિયા શું છે પ્રી ક્રેક્ડ સ્પેસીમેન લોડ કરવા માટે તમારે ખાસ ફિક્સચરનો ઉપયોગ કરવો પડશે લોડિંગ દર 0 55 થી 2 75 MPa રૂટ મીટર પ્રતિ સેકન્ડની રેન્જમાં જાળવવો જોઈએ તમે જાણો છો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણી બધી ચર્ચાઓમાં આપણે કહ્યું છે કે આપણે તેને ધીમે ધીમે લોડ કરવાનું છે તે કેટલું ગ્રૈજુઅલ છે કોડ તમને ભલામણ આપે છે અમારી પાસે આ 0 55 થી 2 75 MPa રૂટ મીટર પ્રતિ સેકન્ડ છે અને તમારે લોડ ડિસ્પ્લેસમેન્ટ કર્વ રેકોર્ડ કરવો પડશે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે માત્ર તેમાંથી આપણે ફ્રેક્ચર ટફનેસ ના નિર્ધારણ માટે જરૂરી પેરામીટરનું મૂલ્યાંકન કરવાની સ્થિતિમાં હોઈશું અને ગમે તે ટ્રાન્સડ્યુસર કે જેનો તમે લોડ તેમજ ડિસ્પ્લેસમેન્ટ માપવા માટે ઉપયોગ કરો છો તે એવી રીતે પસંદ કરવાના છે કે મહત્તમ લોડ એક ટકાની ચોકસાઈમાં નક્કી કરી શકાય તમે મહત્તમ લોડ પર ગણતરીની ભૂલ કરવા માંગતા નથી જ્યાં સુધી તે લોડ માં વધુ વધારો ન કરી શકે ત્યાં સુધી સ્પેસીમેન ટેસ્ટ કરવામાં આવે છે તેનો અર્થ એ કે ટેસ્ટ ના અંતે સ્પેસીમેન તૂટી જાય છે આ તે છે જે તમે ખરેખર જોઈ રહ્યા છો જ્યારે તમે કહો છો કે તમારે લોડ ડિસ્પ્લેસમેન્ટ માપવા નું છે તે ક્લિપ ગેજ દ્વારા કરવામાં આવે છે લોકો ક્રેક મોં ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ ને માપે છે તમારા અન્ય ટ્રાન્સડ્યુસર થી તમને લોડ મળે છે અન્ય ક્લિપ ગેજ માંથી તમને ક્રેક માઉથ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ મળે છે તમે જાણો છો આ તે છે જ્યાં તે સ્પેસીમેન પર માઉન્ટ થયેલ છે થોડી વિગત આપવામાં આવી છે તે આ રીતે માઉન્ટ કરી શકાય છે અથવા તેમાં તીક્ષ્ણ વિવેલ પ્રકારની ધાર હોઈ શકે છે અને પછી તમે આના જેવી વિગત મેળવી શકો છો અને વાસ્તવમાં તમે શું કરો છો એક ક્લિપ ગેજ લેવામાં આવે છે અને તેમાં દાખલ કરવામાં આવે છે અને આ ક્રેક મોં ખોલવાના ડિસપલેમેન્ટ ને માપશે ફ્રેક્ચર પર લોડનું માપન અને તમે ફ્રેક્ચર પરના લોડ ને કેવી રીતે માપશો તમારી પાસે અહીં સરસ કર્વ છે તે તમારા લોડ ના મૂલ્યાંકનને સરળ બનાવે છે આનો સુઘડ સ્કેચ બનાવો લોકો 3 વિવિધ જાતોનું સ્ક્વેરીકરણ કરે છે તેઓ તેને પ્રકાર 1 પ્રકાર 2 પ્રકાર 3 તરીકે પણ સ્ક્વેરીકૃત કરે છે આ પ્રકાર 1 છે આ પ્રકાર 3 છે આપણે પ્રકાર 2 પણ જોઈશું તેથી મારી પાસે x અક્ષ પર ક્રેક માઉથ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ છે y અક્ષ પર મારી પાસે લોડ છે અને આ કિસ્સામાં શું થાય છે લોડ વધે છે અને તમારી પાસે કર્વ પર એક સરસ કિંક છે અને લોડ ને P Q તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના સ્પેસીમેન ના વર્તનમાં પણ આ મહત્તમ લોડ હોય છે આપણી પાસે P વિરુદ્ધ CMOD કર્વ પણ હોઈ શકે છે આ પ્રકારનો કર્વ હોવાથી તમે P Q ની કિંમત શોધી શકો તેવો કોઈ દેખીતો રસ્તો નથી હકીકતમાં તે વધશે અને પછી તમારી પાસે ક્યાંક P મહત્તમ હશે અને પછી સ્પેસીમેન નિષ્ફળ જશે ગ્રાફનો તે ભાગ બતાવવામાં આવ્યો નથી અહીં શું કરવામાં આવે છે જ્યારે તમારી પાસે બિન રેખીય પ્રકારનો પ્રતિભાવ હોય ત્યારે તમે 5 ટકા સેકન્ટ લાઈન દોરો અને 5 ટકા સેકન્ટ લાઇન શું છે પ્રારંભિક ઢાળના 95 ટકા સાથેની લાઈન 5 ટકા સેકન્ટ લાઇન છે હકીકતમાં હું એનિમેશન ફરીથી કરી શકું છું અને તમે જોઈ શકો છો કે ગ્રાફ કેવી રીતે દોરવામાં આવે છે આ તે કેસ માટે છે જ્યારે સ્પષ્ટ કિંક અને ઓળખ હોય છે જ્યારે ભિન્નતા બિન રેખીય હોય છે તે આના જેવું છે અને તમે આ લાઇન દોરો અને આને હિટ કરો અને તમને P Q ની કિંમત મળે છે તેથી સબસ્ક્રીપ્ટ Q સાથેની કોઈપણ કિંમત તમે ઉમેદવારની ફ્રેક્ચર ટફનેસ શોધવા માટે તેનો ઉપયોગ કરો છો હવે આપણે શું જોવા જઈ રહ્યા છીએ જ્યારે હું પૉપ ઇન થઈશ ત્યારે શું થાય છે તમે પહેલેથી જ અવાજ સાંભળ્યો હશે ચોક્કસ સ્પેસીમેન માં તમારી પાસે પૉપ ઇન ઘટના પણ હશે તેથી જો કોઈ પોપ ઈન ઘટના હોય તો ગ્રાફનો આકાર આવો હશે પછી તે ઉપર આવશે અને તમારી પાસે P મહત્તમ હશે કારણ કે પૉપ ઇન ઘટના ના કિસ્સામાં આપણે કહ્યું હતું કે અંગૂઠાના નખની ફેશનમાં અચાનક જમ્પ આવશે લોડ માં કેટલાક અન્ય વધારા પછી જ સ્પેસીમેન સંપૂર્ણપણે તૂટી જશે હું અહીં પણ એનિમેશનનું પુનરાવર્તન કરીશ તમે પોપ ઇન અવાજ સાંભળી શકો છો મને લાગે છે કે તમે તેને હવે સાંભળી શકો છો અને તમે ફરીથી 5 ટકા સેકન્ટ લાઇન દોરો પરંતુ તમે જેને P Q તરીકે લો છો આ તીવ્ર ઊંચાઈ તે જ છે જેને P Q તરીકે લેવામાં આવે છે તેથી CMOD ગ્રાફ વિરુદ્ધ લોડ મેળવવાનો વિચાર એ શોધવાનો છે કે P નું મૂલ્ય શું છે જેને તમારે ફ્રેક્ચર ટફનેસ શોધવા માટે બદલવી જોઈએ અને તમે જાણો છો અમે વિવિધ પ્રકારની ભૌતિક વર્તણૂક જોઈ છે અને તમે સ્પેસીમેન જાડાઈના કાર્ય તરીકે પણ શોધી શકો છો જે રીતે ખંડિત સપાટી દેખાશે તે પણ અલગ છે જ્યારે મારી પાસે સંપૂર્ણ પ્લેન સ્ટ્રેઇન પરિસ્થિતિ હોય ત્યારે તમને આના જેવું ફ્રેક્ચર થશે મને લાગે છે કે હું તમારા માટે તેને વિસ્તૃત કરી શકું છું તેથી તમારી પાસે અહીં શું છે ફ્રેક્ચર ટફનેસ આના જેવી બદલાય છે પ્લેન સ્ટ્રેસ ના સ્પેસીમેન માટે તમારી પાસે અહીં જે છે તે પ્રોમીનેન્ટ શીયર લિપ્સ છે તમે જુઓ મધ્યવર્તી જાડાઈના સ્પેસીમેન માટે તમે તેને છેલ્લા સ્ક્વેરમાં પણ જોયું હશે જ્યારે આપણે પ્લાસ્ટિક ઝોન ની ચર્ચા કરી હતી શરૂઆતમાં તે પ્લેન સ્ટ્રેઇન જેવું છે અંત તરફ તમારી પાસે શીયર લિપ છે શક્ય તેટલું તેનો સુઘડ સ્કેચ બનાવો જે ક્ષણે તમે જાડા સ્પેસીમેન પર આવો છો જ્યાં તમે પ્લેન સ્ટ્રેઇન ની સ્થિતિની ખાતરી કરી શકો છો તમારી પાસે સપાટ સપાટી હશે અને આને ભૌતિક મિલકત તરીકે લેવામાં આવે છે પ્લેન સ્ટ્રેઈન કન્ડીશન હેઠળ ફ્રેક્ચર ટફનેસ નું મૂલ્ય ભૌતિક ગુણધર્મ તરીકે લેવામાં આવે છે પાતળા પેનલ્સ માટે તમારે શોધવાની જરૂર છે પ્લેન સ્ટ્રેસ ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ કેવી રીતે કરવું તે આપણે જોઈશું તેથી અનિવાર્યપણે જ્યારે તમે જાણતા નથી કે જાડાઈ શું હોવી જોઈએ ત્યારે તમે આ ઝોન માં ફરતા હશો જો પ્લેન સ્ટ્રેઇન પરિસ્થિતિ માટે જાડાઈ પૂરતી મોટી ન હોય તો તેનું મધ્યવર્તી મૂલ્ય હોઈ શકે છે ક્રેક લંબાઈનું માપન અને એસેપ્ટનસ ક્રાઇટેરિયા અને છેલ્લે એકવાર સ્પેસીમેન તૂટી જાય તો તમારી પાસે ક્રેક ની લંબાઈ કેવી રીતે માપવી તે અંગે જરૂરીયાતો સેટ છે અને એસેપ્ટનસ ક્રાઇટેરિયા શું છે અહીં તમારી પાસે 2 ચિત્રો છે એક સ્કેચ છે સ્કેચ બતાવે છે આ સ્પેસીમેન છે અને આ શેવરોન નોચ છે અને તમારી પાસે ક્રેક ફ્રન્ટ છે અને તમે ક્રેક ફ્રન્ટ કેવી રીતે જોશો ક્રેક ફ્રન્ટ સીધો નથી જાડાઈના સ્પેસીમેન ના કિસ્સામાં જે આપણે અગાઉ જોયા હતા આપણે તેને સીધી લાઇન તરીકે મૂકીએ છીએ કારણ કે તે માત્ર એક મોડેલ છે જ્યારે તમે ભૌતિક રીતે કુદરતી તિરાડ ઉત્પન્ન કરો છો ત્યારે ક્રેક ફક્ત આ રીતે જ પ્રચાર કરશે તો એક પ્રતિબંધ એ છે કે તમે કેટલી માત્રામાં વક્રતા સહન કરી શકો છો તેથી તમારી પાસે ક્રેક નો વૃદ્ધિનો તબક્કો છે અને ફ્રેક્ચર સપાટી છે અને મને લાગે છે કે હું આ ચિત્રને મોટું કરી શકું છું આ એક તૂટેલાો સ્પેસીમેન છે તેથી તમે અહીં શેવરોન નોચ જોઈ શકો છો અને આ તે પ્રદેશ છે જ્યાં તમારી પાસે ફટીગ ક્રેક વૃદ્ધિ છે ચોક્કસપણે આ સીધું નથી તે વક્રતા ધરાવે છે અને તમારે એ પણ નોંધવું જોઈએ કે શેવરોન નોચ માંથી એક ભાગ બહાર આવે છે શેવરોન નોચ અહીં સમાપ્ત થાય છે અને તમારી પાસે એક નાનું અંતર છે કોડમાં આ અંતર નોંધવામાં આવ્યા હોય તો પણ તમને આશ્ચર્ય થશે તમારી પાસે તે સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં આપણી પાસે આ બધું હશે સ્પેસીમેન ની આ બાજુએ તે બહાર આવી રહ્યું છે તે મૂલ્ય શું છે સ્પેસીમેન ની આ બાજુમાં તે કઈ રીતે બહાર આવી રહ્યું છે વક્રતા કેવી રીતે છે આ તમામ માપ તમારા માટે ટેસ્ટ સ્વીકારવા માટે જરૂરી છે તેથી તમે એક પછી એક જોશો ક્રેક ની લંબાઈને માપવા માટે તમે 3 માપો કરો છો એક સ્પેસીમેન ની મધ્યમાં અને એક માપ અડધો રસ્તે ઉપર બીજું માપ અડધું નીચે તેથી તમારી પાસે આ a1 a2 અને a3 છે તેથી આ 3 માપોમાંથી તમે ક્રેક લંબાઈ 13 a1 પ્લસ a2 પ્લસ a3 ની બરાબર મેળવો છો કોડ કહે છે તમારે કેવી રીતે માપવું જોઈએ અને તમે સ્વીકારી શકો છો કે નહીં તે કેવી રીતે લાયક થવું જોઈએ હું a1 a2 a3 માપું છું અને એસેપ્ટનસ ક્રાઇટેરિયા શું છે 3 ક્રેક માપ ના કોઈપણ 2 વચ્ચેનો તફાવત a ના 10 ટકાથી વધુ ન હોવો જોઈએ જુઓ લોડ માપન ના કિસ્સામાં આપણે P Q જોયો હતો અને P max પણ છે માત્ર ત્યારે જ જ્યારે તમારી પાસે કોઈ કિસ્સો હોય જ્યાં કોઈ કિંક હોય આ P Q અને P મહત્તમ મર્જ થાય છે અન્ય બે કિસ્સાઓમાં P મેક્સ P Q કરતાં થોડો વધારે છે ત્યાં ફરીથી ભલામણ છે P Q અને P મહત્તમ તફાવત 10 ટકાથી વધુ ન હોવો જોઈએ અને અહીં તમે શોધી શકો છો સામાન્ય રીતે તમારી પાસે એક અલગ ક્રેક ફ્રન્ટ હશે ડ્રોઇંગમાં તેને સરળ આર્ક તરીકે દર્શાવવામાં આવ્યું છે અહીં તે અલગ છે તેથી જ્યારે તમે માપ a1 a2 a3 કરો છો તમારે આખરે ખાતરી કરવી પડશે કે શું આ માપન a ના 10 ટકાથી વધુ છે જો એવું છે તો તમારે ટેસ્ટને કાઢી નાખવું પડશે તમારે જવું પડશે અને ખૂબ જ કાળજીપૂર્વક પ્રી ક્રેકીંગ કરવું પડશે પછી મેં ઉલ્લેખ કર્યો છે તેમ તમારી પાસે પણ હોવું જરૂરી છે તે બહાર આવે તે લંબાઈ કેટલી હોવી જોઈએ કોડ કહે છે કે ફટીગની ક્રેક બંને સપાટી પર શેવરોન માંથી બહાર આવવાની છે જુઓ તમે સ્પેસીમેન તૂટી ગયા પછી જ ક્રેક ની લંબાઈ જોશો તમે જાણો છો કે જ્યારે તમે લોડિંગ કરો છો તેમ ક્રેક ની લંબાઈ માપવી ખૂબ જ મુશ્કેલ છે ક્રેક શેવરોન નોચ થી આગળ વધી છે તે જોવા માટે તમારી પાસે ચોક્કસ નોન ડીસટ્રક્ટિવ પ્રકારનું માપ હોવું જરૂરી છે તેથી કોડ કહે છે તે 0 025 w અથવા 1 3 મિલીમીટર હોવો જોઈએ તમારે બેમાંથી મોટું જોવું પડશે વ્યવહારિક વિચારણાઓથી આ ભલામણ કરવામાં આવે છે જુઓ મને ખાતરી છે કે આવા સ્ક્વેરમાં હું શા માટે આવી નાની વિગતોમાં પ્રવેશ કરું છું વાસ્તવમાં હું તમને ઘણી મિનિટની વિગતો આપતો નથી હું તમને કોડના અમુક મુખ્ય મહત્વના લક્ષણો જ આપી રહ્યો છું તે પોતે ખૂબ જ ચિંતાજનક છે ઘણી બધી વિગતો છે પરંતુ જો તમે ખરેખર કોડ જુઓ છો તો દરેક વસ્તુ માટે કોડ સ્પષ્ટ કરે છે તમારે પહેલા કોડ્સ શું કહે છે તે પચાવવું પડશે પછી તમારે તેનો અમલ કરવો પડશે તે એક પડકારજનક કાર્ય છે તેથી પ્રથમ આવશ્યકતા એ છે કે તમે શેવરોન નોચ ના અંત પહેલા ક્રેક બંધ કરી શકતા નથી તે બહાર આવવું જોઈએ તે કેટલું બહાર આવવું જોઈએ તે અહીં બતાવવામાં આવ્યું છે અને અન્ય પ્રતિબંધ પણ છે તે વધુ પડતું બહાર આવવું જોઈએ નહીં તે કહે છે જો તમે આ સપાટી પર a1 અને બીજી સપાટી પર a2 માપો છો તો તેઓ a ના 15 ટકાથી વધુ અલગ ન હોવા જોઈએ અને a1 બાદ a2 a ના 10 ટકાથી વધુ ન હોવો જોઈએ તેથી ક્રેક લંબાઈનું માપન એ સરળ કાર્ય નથી તે સામેલ કાર્ય છે તેથી તેનો અર્થ એ છે કે જે ઓપરેટર ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટમાં સામેલ છે તેણે થોડી કુશળતા વિકસાવવી જોઈએ નહિંતર તે ફક્ત શક્ય નથી કારણ કે સામગ્રી ખૂબ ખર્ચાળ છે પ્લેટ સ્ટોકમાંથી સ્પેસીમેનની પસંદગી તેથી આપણે જોયું કે આપણે કઈ રીતે જાડાઈ માપવી પડશે ક્રેક ની લંબાઈને માપીશું અન્ય એક પાસું મેં ફ્રેક્ચર મિકેનિક્સ ના કિસ્સામાં પણ ઉલ્લેખ કર્યો છે આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે ટેસ્ટમાં મટિરિયલ એનિસોટ્રોપી લાવીએ છીએ તેથી તમારી પાસે પ્લેટ સ્ટોક છે જ્યાં તમારી પાસે L T તેમજ S તરીકે ચિહ્નિત અક્ષ છે તેનો સ્કેચ બનાવો ઉત્પાદન પ્રક્રિયાના આધારે તેની શક્તિ જુદી જુદી દિશામાં બદલાશે જો તે લંબાઈની દિશામાં બહાર કાઢવામાં આવે છે તો તમે જોશો કે તેમાં વધુ તાકાત હશે અને કોડ્સ શું કહે છે તમારે પ્લેટ સ્ટોક માંથી યોગ્ય રીતે સ્પેસીમેન પસંદ કરવો પડશે તમારે જાણવું જોઈએ કે સ્પેસીમેન કઈ રીતે ગોઠવાયેલ છે તમે સ્પેસીમેન 1 અને 2 લખો તમે તેનો સ્કેચ બનાવો તેથી સ્પેસીમેન 1 ના કિસ્સામાં અક્ષ T તરીકે આપવામાં આવે છે અને ક્રેક એલ દિશામાં આગળ વધશે જે તમે જોઈ શકો છો મારી પાસે અહીં ક્રેક છે જેમ જેમ હું લોડ લાગુ કરું છું ક્રેક L દિશામાં આગળ વધવાની અપેક્ષા છે તેથી તે L દિશામાં ફ્રેક્ચર ટફનેસ દ્વારા નિર્ધારિત કરવામાં આવશે અને તમારી પાસે સ્પેસીમેન 2 છે જ્યાં હજુ પણ ધરી સમાન છે તે સ્પેસીમેન 1 ની જેમ T દિશામાં છે પરંતુ ક્રેક S દિશામાં આગળ વધવાની અપેક્ષા છે તેથી તમારે શું કરવું જોઈએ તમારે તમારા રૂમમાં પાછા જવું જોઈએ અન્ય કેસો 3 4 5 6 માટે ચિત્રો ભરો તેથી તમારી પાસે LT LS ST SL અને તેથી વધુનું સંયોજન હોઈ શકે છે અને આ પ્લેટ સ્ટોક માં તમારી પાસે સપાટીની ક્રેક પણ બતાવવામાં આવી છે જુઓ કારણ કે પ્લેટ સ્ટોક માંથી જે રીતે સ્પેસીમેન તૈયાર કરવામાં આવે છે તે ફ્રેક્ચર ટફનેસ અલગ અલગ હોઈ શકે છે ધારો કે મારી પાસે એક વાસ્તવિક સ્પેસીમેન માં સપાટી પરની ક્રેક છે જેના ગુણધર્મો દિશા નિર્દેશમાં બદલાય છે જ્યાં સુધી તમે વિવિધ દિશાઓમાં ફ્રેક્ચર ટફનેસ જાણતા ન હોવ ત્યાં સુધી તમે સપાટીની ક્રેક કેવી રીતે વધશે તેનું મૂલ્યાંકન કરી શકશો નહીં તે જ અહીં સારાંશમાં આપેલ છે S T દિશા માટે ટફનેસ મૂલ્યો L T દિશા કરતા 30 થી 60 ટકા માઇનસ હોઈ શકે છે પરિણામ શું છે પરિણામ એ છે કે પાર્ટ થ્રુ ક્રેક ની વૃદ્ધિ ખોટી રીતે અનુમાન લગાવવામાં આવી શકે છે જો તેને ધ્યાનમાં લેવામાં ન આવે આ આપણે બ્રેક ક્રાઇટેરિયા પહેલા લીકમાં પણ જોયું હતું મેં કહ્યું કે અર્ધ લંબગોળ દોષ વર્તુળ બનવાનો પ્રયત્ન કરશે કારણ કે K ખૂબ ઊંચી છે અને તમે ઈચ્છો છો કે તે ક્રેક વધુ આગળ વધે અને પ્રેશર વેસલ માં લીકેજ પેદા કરો પછી તેને બાજુમાં ખસેડવા માટે થોડો સમય લેવો જોઈએ તેથી આ સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ના ફેક્ટર તેમજ ફ્રેક્ચર ટફનેસ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટમાં તમે મટેરિયલ એનિસોટ્રોપી લાવવા અને યોગ્ય ગુણધર્મો શોધવા માટે પણ વિશેષ કાળજી લો છો આ ખૂબ જ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે કેટલાક મહત્વપૂર્ણ સ્ટાન્ડર્ડ્સપ્રથાઓ હવે ચાલો કેટલાક સ્ટાન્ડર્ડ્સ પર પાછા જઈએ ફ્રેક્ચર મિકેનિક્સ માં તમારી પાસે મહત્વપૂર્ણ સ્ટાન્ડર્ડ્સ અને પ્રથાઓ છે અને આપણે ખરેખર E 399 06 ની કેટલીક વિશેષતાઓ જોઈ હતી અને આ 06 એ વર્ષ સૂચવે છે કે જેમાં આખરે સ્ટાન્ડર્ડ બહાર પાડવામાં આવે છે અને આ માટે તમારી પાસે એક ઇતિહાસ છે વર્તમાન આવૃત્તિ 15 ડિસેમ્બર 2006 ના રોજ મંજૂર કરવામાં આવી છે અને તમારી પાસે આમાં સારાંશ પણ છે 4 નો એક ચોક્કસ વિભાગ એપ્રિલ 2007 માં સંપાદકીય રીતે સુધારેલ છે અને A4 1 આકૃતિ એપ્રિલ 2008 માં સંપાદકીય રીતે સુધારેલ છે મૂળભૂત રીતે કોડ 1970 માં મંજૂર કરવામાં આવ્યો હતો મેં તમારા ધ્યાન પર આ કેમ લાવ્યા તે છે કોડ્સ બદલાતા રહે છે લોકો વધુને વધુ અનુભવ લાવે છે અને વર્તમાન સમજને અનુરૂપ તેમાં થોડો ફેરફાર કરે છે એવું નથી કે એકવાર કોડ ડેવલપ થઈ જાય પછી લોકો તેને આંધળી રીતે ફોલો કરે છે એવું નથી જો કેટલાક સંશોધનમાં કોઈ વિસંગતતા જોવા મળે છે તો લોકો યોગ્ય વિચારણા કર્યા પછી ફેરફાર કરે છે અને તમારો કોડ E 399 06 એ મેટાલિક સામગ્રીના પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચર ટફનેસ માટે પ્રમાણભૂત ટેસ્ટ પદ્ધતિ છે અને તેમાં તમારી પાસે B 645 07 નો સંદર્ભ છે 07 એ વર્ષ છે જેમાં તે મંજૂર થયેલ છે એલ્યુમિનિયમ એલોય્સ ના લિનિયર ઇલાસ્ટીક પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટ માટે આ પ્રમાણભૂત પ્રથા છે આ મેટાલિક સામગ્રી માટે છે અને આ એલ્યુમિનિયમ એલોય માટે ચોક્કસ ભલામણો છે પછી તમારી પાસે અન્ય સ્ટાન્ડર્ડ E 1820 99 છે ફ્રેક્ચર ટફનેસ માપવા માટે તે પ્રમાણભૂત ટેસ્ટ પદ્ધતિ છે તે E 399 નું સામાન્યીકરણ છે પછી તમારી પાસે અન્ય સ્ટાન્ડર્ડ E 1823 96 છે જે ફટીગ અને ફ્રેક્ચર ટેસ્ટને લગતી પ્રમાણભૂત પરિભાષા છે આ E 616 89 ને બદલે છે તમે જાણો છો કે મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે ફટીગ અને ફ્રેક્ચર વચ્ચેના પ્રતીકોનું ઓવરલેપ છે તેથી લોકોએ આ મુદ્દાને પણ જોયો અને પ્રમાણિત કર્યું કે તે જથ્થાને કઈ રીતે સંદર્ભિત કરવી જોઈએ તમે જાણો છો જ્યારે પણ કોઈ સ્ટાન્ડર્ડ વિકસાવવામાં આવે છે ત્યારે તે લોકો સુધી પહોંચવા માટે થોડો સમય લે છે તે તરત જ થતું નથી અને અમે આમાંના કેટલાક સ્ટાન્ડર્ડ્સની વિશેષતાઓ જોઈએ છીએ મેં બધા સ્ટાન્ડર્ડ્સ આપ્યા નથી મેં લીધેલા માત્ર કેટલાક પસંદ કરેલા છે અને જો તમે સ્ટાન્ડર્ડ E 399 06 ની વિશેષતાઓ પર નજર નાખો તો તે એક અસામાન્ય સ્ટાન્ડર્ડ છે કે શરૂઆતમાં માન્ય ટેસ્ટ ની ખાતરી આપી શકાતી નથી જે આપણે જોયું છે તમારે K Q શોધવાનું છે અને જો K Q સ્પેસીમેનના પરિમાણો ક્રેક લંબાઈ ફટીગ પહેલાના ક્રેકીંગ પ્રતિબંધ વગેરેની દ્રષ્ટિએ તમારા તમામ પ્રતિબંધોને સંતોષે છે તો તમે તેને ફ્રેક્ચર ટફનેસ તરીકે ઓળખો છો તેથી તે દૃષ્ટિકોણથી તે ખૂબ જ અસામાન્ય સ્ટાન્ડર્ડ છે અને આપણે શું રેકોર્ડ કર્યું છે અમે ફક્ત બે પરિમાણો રેકોર્ડ કર્યા છે એક છે દૂરસ્થ રીતે લાગુ કરાયેલ લોડ P અને ક્લિપ ગેજ વડે માપવામાં આવેલ ક્રેક મોંનું વિસ્થાપન તેથી આ બે માપ છે જે આપણે આખરે કરીએ છીએ પરંતુ શરૂઆતમાં તમે કુદરતી તિરાડ પેદા કરવા માટે ફટીગ લોડ કરો છો વાસ્તવિક ટેસ્ટ મોનોટોનિક લોડિંગ દ્વારા કરવામાં આવે છે તમે ત્યાં બળને ચક્રીય રીતે બદલતા નથી તમે એકવિધ રીતે ધીમે ધીમે અરજી કરો કેવી રીતે ક્રમિક તે પણ કોડ દ્વારા નક્કી કરવામાં આવે છે અને આપણે એ પણ નોંધ્યું છે કે તમામ સ્પેસીમેન ધ્યાનમાં લેવા માટે સંપૂર્ણપણે નિષ્ફળ થવું જોઈએ ધારો કે ટેસ્ટ અમાન્ય બને છે તે એક શક્યતા છે કારણ કે તે ખાતરી આપતું નથી કે ટેસ્ટ અંતિમ હશે માન્ય ટેસ્ટ માટેના તમામ ક્રાઇટેરિયાો ને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયેલા ટેસ્ટો માટે સ્ટાન્ડર્ડ સૂચવે છે કે ટેસ્ટને 50 ટકા મોટા જાડાઈ સાથે પુનરાવર્તિત કરવામાં આવે જાડાઈ ના આધારે અન્ય તમામ પરિમાણો નિશ્ચિત છે તેથી તમારે જાડાઈ માં આ પ્રકારના ફેરફાર માટે જવું પડશે અને ટેસ્ટ ફરીથી કરવું પડશે તેથી તમને E 399 માં ચોક્કસ મુશ્કેલીઓ છે ચાલો જોઈએ પ્રમાણભૂત અભ્યાસ B645 07 ની વિશેષતાઓ શું છે પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચર ટફનેસ ટેસ્ટિંગ અનિવાર્યપણે E 399 અનુસાર કરવામાં આવે છે જો કે તે ત્રણ મુખ્ય વિસ્તારોમાં એલ્યુમિનિયમ એલોય ની પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચર ટફનેસ માટે પૂરક માહિતી પ્રદાન કરે છે અમુક પ્રકારની છૂટછાટ છે એટલે કે તમે એક ટેસ્ટ કરો છો તમે તમારા બધા પરિણામો ફેંકી શકતા નથી જો કેટલાક પરિણામોને બચાવી શકાય છે તો તે આ પ્રેક્ટિસ દ્વારા જોવામાં આવ્યું છે ત્રણ મુખ્ય ક્ષેત્રો સ્પેસીમેન ના સ્પેસીમેન સ્પેસીમેન ના કદની પસંદગી અને પરિણામોનું અર્થઘટન છે જે ટેસ્ટ પદ્ધતિ E 399 માં માન્યતા આવશ્યકતાઓને નિષ્ફળ કરે છે તે નક્કી કરવા માટે કે શું માન્ય પરિણામો લોટ રિલીઝ માટે ઉપયોગી છે કે કેમ તેથી તે અનિવાર્યપણે એવું છે કે ટેસ્ટને કેટલી સારી રીતે બચાવી શકાય છે આપણે એ પણ જોઈશું કે કયા કયા ક્ષેત્રો છે જો P Q જરૂરિયાતો દ્વારા વિભાજિત આ P મહત્તમને સંતોષવામાં કોઈ ખામી હોય તો શું કરી શકાય સ્પેસીમેન ના કદની જરૂરિયાતો શું છે અને ફટીગ પ્રી ક્રેકીંગ ની જરૂરિયાતો તેથી જો શરતો સંપૂર્ણપણે પૂરી કરવામાં ન આવે તો આ તેમાંથી કેટલાકને સ્વીકારવા માટે માધ્યમો દ્વારા પ્રદાન કરે છે એવું નથી કે તમે ટૂંકમાં નકારો છો શું તમે ટેસ્ટ ડેટા ને બચાવી શકો એવી કોઈ રીત છે હવે આપણે સ્ટાન્ડર્ડ E 1820 99 ની વિશેષતાઓ તરફ આગળ વધીએ છીએ અને તે શું કરે છે વધારાના ઇન્સ્ટ્રુમેન્ટેશન ના ખર્ચે અને ટેસ્ટ પ્રક્રિયામાં કેટલીક વધેલી જટિલતા તે ફ્રેક્ચર ના વધારાના પગલાંની જાણ કરવા માટેનું સાધન પૂરું પાડે છે જ્યારે પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચરની ટફનેસ એ યોગ્ય પરિમાણ નથી જુઓ આ મુખ્યત્વે છે કારણ કે ટેસ્ટ ખર્ચાળ છે જો તમે જુઓ તો પ્લેન સ્ટ્રેન ફ્રેક્ચરની ટફનેસ ટેસ્ટ E 399 દ્વારા પણ ટેન્શન ટેસ્ટ ની સરખામણીમાં ઘણી બધી પ્રક્રિયાઓ છે તે ખર્ચાળ છે તેમાં કોઈ શંકા નથી પરંતુ ટેસ્ટના અંતે જો તમને લાગે કે તમારા ભૌમિતિક પેરામીટર્સ બરાબર નથી તો તમે ફક્ત કાઢી નાખો છો તેનાથી બચવા માટે તમારે કિંમત ચૂકવવી પડશે તમે અહીં જે કિંમત ચૂકવો છો તે વધારાના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ટેસ્ટ પ્રક્રિયામાં કેટલીક વધેલી જટિલતા માટે છે આપણે ટેસ્ટ પ્રક્રિયા માં પ્રવેશતા નથી પરંતુ આપણે માઇનસમાં ઓછું જાણીએ છીએ જો તમે તે કરવા માંગતા હોવ તો કોડ E 1820 પર જાઓ અને તે શું કરે છે સ્ટાન્ડર્ડ અન્ય પેરામીટરર્સ જેમ કે CTOD અને J ઈન્ટેગ્રલની જાણ કરે છે તેથી આ આવશ્યકપણે ઇલાસ્ટોપ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ માટે છે તેથી તમે છોડશો નહીં તમે ટેસ્ટમાંથી અન્ય ફ્રેક્ચર પેરમીટર્સ મેળવવાનો પ્રયાસ કરો છો અને આપણે સ્ટાન્ડર્ડ E 1823 96 ની સુવિધાઓ પણ જોઈશું આ ફટીગ અને ફ્રેક્ચર ટેસ્ટિંગ બંનેની પરિભાષા ને એક સ્ટાન્ડર્ડમાં જોડે છે તેનું ઉપયોગી પાસું છે તે સમયાંતરે સાહિત્ય માં દેખાતા સ્પેસીમેન ના પ્રકારો માટે અસંખ્ય શૉર્ટહેન્ડ સંકેતોનું માનકીકરણ છે આપણે CCT જોયું છે આપણે SEN જોયું છે પરંતુ તેઓ સ્પેસીમેન ને કેવી રીતે લેબલ કરવા તે અંગે એક અલગ ભલામણ આપે છે કોડીફાઈડ સિસ્ટમ સંપૂર્ણ જોડણી સાથે વૈકલ્પિક ઉપસર્ગ સાથે સ્પેસીમેન ના પ્રકાર લોડિંગ અને મટેરિયલ અભિગમનું વર્ણન કરે છે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું જો તમે ઉદાહરણો જોશો તો તમને ખબર પડશે કે આ કોડનો સાર શું છે તેથી તમારી પાસે બ્રેકેટ T ની અંદર SE જેવું કંઈક હશે તેથી આ ટેન્સાઈલ લોડિંગ સાથેના એક ધારવાળા સ્પેસીમેન સિવાય બીજું કશું જ નથી જ્યારે મારી પાસે SE B હોય ત્યારે તે બેન્ડિંગ લોડિંગ સાથેનો સિંગલ ધારનો સ્પેસીમેન છે અને તમારી પાસે એક ઉપસર્ગ છે તે રૂપરેખાવાળું DB સ્પેસીમેન છે આપણી પાસે આ ડબલ કેન્ટીલીવર બીમ નો સ્પેસીમેન છે જે સ્ટ્રેસને આધિન છે શા માટે તે કોન્ટોર્ડ કરવામાં આવે છે આપણે જોયું છે જો તમે સતત K રાખવા માંગતા હો તો તમે એક સ્પેસીમેન ડિઝાઇન કરી શકો છો જ્યાં સ્પેસીમેન ની ઊંચાઈ બદલાય છે તેથી તે દર્શાવવા માટે કે તમારી પાસે આ કોન્ટોર્ડ DB T તરીકે છે એટલું જ નહીં તેઓ જે સ્પેસીમેન બહાર કાઢવામાં આવે છે તેની દિશામાં પણ લાવે છે મારી પાસે CT નો સ્પેસીમેન છે તમે તેને C T C બ્રેકેટ T તરીકે મૂકતાં નથી તમે મૂકો છો અને તમારી પાસે બ્રેકેટમાં પણ છે S હાઇફન T છે તેથી આ પ્લેટ સ્ટોક માંથી લેવામાં આવેલ S T પ્રકારનો સ્પેસીમેન છે અને તમારી પાસે આ C W છે જે સપાટીની તિરાડ છે આનો અર્થ એ જ થાય છે અને તમારી પાસે LT દિશા માટે આ છે કેટલાક સ્પેસીમેન છે આ એક મધ્યમ ક્રેક છે તેનો અર્થ એ છે કે તમે જે કહ્યું છે તે C C T સ્પેસીમેન છે તેઓએ આને મધ્યમ સ્પેસીમેન મધ્યમ ક્રેકડ સ્પેસીમેન સ્ટ્રેસને આધિન તરીકે કહ્યું છે અને આ પાર્ટ થ્રુ સરફેસ ક્રેક P S T S હાઇફન L છે મને માફ કરશો અહીં C W એ કોમ્પેક્ટ ટેન્શન સ્પેસીમેન છે જે વેજ લોડિંગ ને આધિન છે T ટેન્સિલ લોડિંગ સૂચવે છે B બેન્ડિંગ લોડ સૂચવે છે W વેજ લોડિંગ સૂચવે છે અને M મધ્ય ક્રેક સૂચવે છે જે સેન્ટ્રલ ક્રેક સ્પેસીમેન છે P S પાર્ટ થ્રુ સરફેસ ક્રેક સૂચવે છે તેથી આ એક સ્પેસીમેન જેવું છે તમે જાણો છો તમારે જાણવું પડશે ધારો કે તમે એક કાગળ લો જે આ કોડને અનુસરે છે અને પછી સ્પેસીમેન ને સંક્ષિપ્ત કરે છે તમારે જાણવું જોઈએ કે તમે ફ્રેક્ચર મિકેનિક્સ ના કોર્સ માં આ પહેલેથી જ સાંભળ્યું છે અને બીજી એક ખૂબ જ રસપ્રદ ભલામણ પણ છે જે આ કોડ આપે છે કોઈએ તેનું પાલન કર્યું હોય તેવું લાગતું નથી તે ઓપનિંગ ઇન પ્લેન શીયર અને આઉટ ઓફ પ્લેન શીયર મોડ્સ દર્શાવવા માટે અરબી સબસ્ક્રિપ્ટ્સ 1 2 અને 3 નો ઉપયોગ કરવાની ભલામણ કરે છે પરંતુ મોટાભાગના પુસ્તકો રોમન અંક I II અને III ને અનુસરે છે અને જે આ કોર્સ માં પણ અપનાવવામાં આવે છે તેથી આ સ્ક્વેરમાં આપણે જે જોયું છે તે એ છે કે આપણે ફ્રૅક્ચર ટફનેસ ટેસ્ટ ની વિશેષતાઓ જોઈ છે આવશ્યકપણે પ્લેન સ્ટ્રેન ફ્રૅક્ચર ટફનેસ જોવામાં આવે છે આપણે શેવરોન નોચ પર જોયું છે અને આપણે તે સ્પેસીમેન પણ જોયો છે જે મેં તમને એક વિચાર આપ્યો હતો વાસ્તવિક સ્પેસીમેન કેવો દેખાય છે પછી આપણે ક્રેક કેવી રીતે માપવા માટે આગળ વધ્યા તેની સાથે કઈ ભલામણો જોડાયેલ છે લોડ કેવી રીતે માપવા અને તમે તે મૂલ્યોની જાણ કેવી રીતે કરશો પછી છેલ્લે આપણે પ્લેટ સ્ટોક માંથી એ પણ જોયું કે તમે સ્પેસીમેન્સ ને કઈ રીતે બહાર કાઢો છો અને પછી આપણે કેટલાક પસંદ કરેલા સ્ટાન્ડર્ડ્સ જોયા જે ફ્રૅક્ચર ટેસ્ટિંગમાં મહત્વપૂર્ણ છે ત્યાં ઘણા સ્ટાન્ડર્ડ્સ ઉપલબ્ધ છે આપણે હમણાં જ કેટલાક પસંદ કરેલા સ્ટાન્ડર્ડ્સ અને તેમની વિશેષતાઓ જોઈ છે